આ લેક્ચરમાં આપણે પ્રોજેક્ટિવ સ્પેસ ના પરિવર્તન પર ચર્ચા કરીશું તો ચાલો આપણે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ને વ્યાખ્યાયિત કરીએ પ્રથમ જોઈએ કે આ પ્રોપર્ટી પ્રમાણે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન એ પોઈન્ટનું પ્રોજેક્ટિવ સ્પેસ માં રૂપાંતર કરે છે અને તેમાંથી બીજા પ્રોજેક્ટિવ સ્પેસ માં રૂપાંતર કરે છે આ ટ્રાન્સફોર્મેશન ઉલટાવી શકાય તેવું હોવું જોઇએ અને તે દરેક ત્રણ બિંદુનો આંતરસબંધ હોવો જોઈએ ઉદાહરણ તરીકે તમારી પાસે ત્રણ બિંદુઓ અનુક્રમે x1 x2 x3 છે જે એક જ રેખા પર છે અને હવે જો તમે તે બિંદુઓના ટ્રાન્સફોર્મ કરો તો તે બધા જ બિંદુઓ સમાન રેખા પર જ હશે અને તેમની પ્રોપર્ટી સંતોષ પામશે અને ત્યાર બાદ આ પરિવર્તન ને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન કહેવામાં આવશે ત્યાં કેટલીક ચિત્રાત્મક માહિતી છે જે અહીં આપેલી છે તમે આ ચોક્કસ રૂપરેખા ને ગણતરીમાં લઇ શકો છો અહીં આપણે ત્રણ બિંદુઓ દર્શાવેલા છે જે કોઈ ચોક્કસ રેખા પર આવેલા છે અને અલગ અલગ રંગ વડે દર્શાવાયા છે ત્યાં તમે અલગ ટ્રાન્સફોર્મેશન લઈ શકો છો જેના રંગો તેને અનુરૂપ ટ્રાન્સફોર્મેશન બીજી જગ્યામાં બતાવે છે અને તે આ 0 દ્વારા દર્શાવાય છે તેને 1 ટુ 1 મેપ મેપિંગ કહે છે જે ઉલટાવી શકાય તેવું હોય છે અને તે રેખાઓ ટ્રાન્સફોર્મ સ્પેસ માં કોલીનિયર હોય છે જ્યારે આ બધી જ પ્રોપર્ટીઓ ના દરેક બિંદુઓ રૂપ રેખાંકન વડે સંતોષ પામે છે ત્યારે તે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન બને છે ત્યાં આ ટ્રાન્સફોર્મેશન ના ઘણા બધા ઉદાહરણો છે ઉદાહરણ તરીકે કોઓર્ડીનેટ કન્વેન્શન ને ફેરવવું તમે આ ચોક્કસ વિષય ને ધ્યાન માં રાખી શકો છો જ્યાં બિંદુ પ્લેન માં સમજાવેલું છે કે જે બીજા પ્લેન માં બિંદુ x અહીં મેપ કરેલું છે તો આ બે બિંદુ આ પ્લેન માં રહેલા દરેક બિંદુ માટે તેને અનુરૂપ એક બિંદુ હોય છે તે જીયોમેટ્રિક નિયમને સંબંધિત હોય છે જો હું એક કિરણ દોરું તે બિંદુને મધ્યમાં છેદતું હોય જે પ્રોજેક્શન નું મધ્ય હોય આ વિષયમાં તમે તેને અનુરૂપ ટ્રાન્સફોર્મડ પોઇન્ટ મેળવી શકો છો તો તમે આ ચોક્કસ રૂપરેખાંકન માં જોઈ શકો છો કે આ સ્પેસ માં રહેલા દરેક બિંદુઓ બીજા સ્પેસ માં રહેલા બિંદુઓને મેપ કરે છે જે 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ પણ આપે છે ત્યાં કોઓર્ડીનેટ નું રૂપરેખાંકન હોઈ શકે છે કોર્ડીનેટ અક્ષ અલગ અભિગમ માં હોય શકે છે જે તે 3 ડાયમેન્શનલ અક્ષ સાથે સમાંતર હોવું જરૂરી નથી તે આ ચોક્કસ પ્રક્ષેપણ ની વિશિષ્ટ ઘટનાને રજૂ કરે છે તેને તેના ચોક્કસ પ્લેન માં અલગ કોર્ડીનેટ વ્યાખ્યા હોય છે અને જો હું આ બિંદુ ની રજૂઆત આ રીતે કરું અને ફરી આ રજૂઆત એમ કરુંતો આપણે તે જોઈ શકીએ છીએ કે તેઓ પરિવર્તનથી સંબંધિત છે તેને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન કહેવાય છે પરિવર્તન પછી તેમનું સ્વરૂપ શું છે તે આપણે આગળ જોઈશુ જેમ આપણે જોઈ શકીએ છીએ આપણે નોંધી શકીએ કે ટ્રાન્સફોર્મેશન વડે તેઓ સંબંધિત છે તેને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન કહેવાય છે આપણે જોયુ કે આનું સ્વરૂપ પરિવર્તન પછી શું હશે તો એક ઉદાહરણ છે જો હું કોઈપણ રેખાને ધ્યાન માં લવ તો આ રેખા પણ રેખા સ્વરૂપે હશે જેનો મતલબ દરેક બિંદુ ટ્રાન્સફોર્મેશન પછી રેખા પર હશે તેઓ સીધી રેખા પર પણ હશે તેથી તેઓ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની ત્રણેય શરતો સંતોષે છે આ કારણ થી જ આ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન નું વિષય છે તો ત્યાં પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ના બીજા ઘણા બધા ઉદાહરણો હોઈ શકે છે જેવા કે અક્ષ નું ફરતા રહેવું સ્કેલ બદલવા પ્લાનર ની સંકલન પ્રણાલીમાં મૂળ નો અનુવાદ કરવો તો આ દરેક કામગીરી તમને અલગ કોર્ડીનેટ ના સમૂહ આપશે પરંતુ ભૌમિતિક રીતે તમે જોઈ શકો છો કે તેઓ સહજ ગુણધર્મોને સાચવે છે ટ્રાન્સફોર્મેશન ની 1 ટુ 1 મેપ કરવાની પ્રોપર્ટી ને ઉલટાવી શકાય અને છેવટે તે 2D પ્રોજેક્શન પ્રોજેક્ટિવ સ્પેસ ના બિંદુ છે ત્યાં બીજા ઘણા ઉદાહરણ હોઈ શકે છે જેમ કે આ ઉદાહરણ જ્યાં તમે પ્રોજેક્શન ના પ્લેન ને ફેરવો છો અને તમે તેમાંથી કોઈપણ બે પ્લેન જે આમ ફરવા થી સંબંધ માં આવતા હોય અને તેના મધ્યમાંથી કિરણ પસાર થતું હોય અને આ પ્લેન માં આંતરછેદ બિંદુ તમને અનુરૂપ સ્થાનાંતર બિંદુ આપતું હોય તેવી જ રીતે ત્યાં બીજા ઉદાહરણ પણ આપ્યા છે આ વિષય માં આ બિંદુ x અને x' આ બંને નિયમ દ્વારા સંબંધિત છે તેમની પાસે પ્રોજેક્શન ના બે અલગ અલગ કેન્દ્ર છે તો અહીંયા કોઈપણ સીધી રેખા આ પ્લાનર પર હશે જેનો મતલબ બધા જ કોલીનિયર બિંદુઓ પણ બીજા કોલીનિયર બિંદુઓ ના મેપ કરેલા હશે આ વિષયમાં તમે પડછાયા ની રચના જોઈ શકો છો પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન પ્રોપર્ટીઝ નો સમાન સમૂહ અહીં સાચો સાબિત થાય છે તો ચાલો હવે આપણે વાત કરીએ કે ટ્રાન્સફોર્મેશન નું સ્વરૂપ શું હશે અને રસપ્રદ રીતે માત્ર એક સ્વરૂપ શક્ય છે અને તે ખૂબ સરળ છે આપણે જે શોધી રહ્યા છીએ તે આ છે તે લિનિયર છે અને તે ઉલટાવી શકાય તેવું હોય છે આ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની પ્રોપર્ટી છે તેનું લિનિયર સ્વરૂપ નીચે આપેલું છે તમે જોઈ શકો છો કે આ 3x3 મેટ્રિક્સ છે જે ઉલટાવી શકાય તેવો 1 મેટ્રિક્સ છે અને તે અન્ય રીતે બિંદુ ને આ રીતે x1 x2 x3 ને બીજા સમૂહ માં મૂકે છે જે 3 વેક્ટર દ્વારા દર્શાવાય છે ટૂંકમાં આપણે આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ H પ્રતિક વડે દર્શાવી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે તે 3x3 મેટ્રિક્સ દર્શાવે છે અહીં કોલમ વેક્ટર બોલ્ડ અક્ષર માં દર્શાવેલ છે જે આપણે અહીં પ્રતિનિધિત્વ સ્વરૂપે આપેલું છે તેથી ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ H એ kH ને સમકક્ષ છે જે એક સ્કેલર વેલ્યુ પણ છે આ સમાન સંબંધો સ્કેલ ના ગુણાંક દ્વારા વ્યાખ્યાયિત થાય છે કારણ કે બિંદુ X' અને kX' પ્રોજેક્ટિવ સ્પેસ પર એક સમાન બિંદુઓ છે જેનો મતલબ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ એ પોતે જ એક પ્રોજેક્ટ સ્પેસ નો એલિમેન્ટ છે તો આ ચોક્કસ મેટ્રિક્સ ને હકીકતમાં 8 ડિગ્રી હોય જેમકે આપણે આગળ વાત કરી હતી કેવી રીતે તેમાંના કોઈપણ એક ને સ્કેલ તરીકે ગણવામાં આવે છે અને તમે બાકીના બધા જ તત્વોને આ સ્કેલ ના પ્રમાણ તરીકે દર્શાવી શકો છો તો ત્યાં અસરકારક રીતે કુલ 9 તત્વો હશે જે 3x3 મેટ્રિક્સ માં દર્શાવ્યો હશે પરંતુ તેમાંના કોઈ એકને સ્કેલ ફેક્ટર તરીકે દર્શાવ્યો હશે તો ત્યાં કુલ 8 તત્વો મળશે આ મેટ્રિક્સ અને ટ્રાન્સફોર્મેશન અને હોમોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે તો Hx સહસબંધ ને સાચવે છે આ પ્રોપર્ટી ને આપણે સરળતાથી ચકાસણી કરી શકીએ છીએ આ 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ માં આપણે એક રેખાને ધારીએ આ રેખા પર આવેલ બિંદુ x પોઇન્ટ કન્ટેન્ટ રિલેશનશિપ ની પ્રોપર્ટી ને સંતોષે છે જે IT x 0 દ્વારા અપાય છે અને તેને હું IT H 1 Hx 0 તરીકે લખી શકું છું તમે જોઈ શકો છો કે ત્યાં એક પદ્ધતિ છે જેનો તમે અહિંયા ઉપયોગ કરો છો તો આ આઇડેન્ટિટી મેટ્રિકસ H 1H દ્વારા બદલી શકાય છે અને ત્યારબાદ આપણે મેટ્રિક્સ ટ્રાન્સફોર્મેશનલ નિયમ દ્વારા L T H 1 ને T આવી રીતે લખી શકીએ છીએ તેથી આ જથ્થો નવી રેખા તરીકે ગણતરી માં આવશે તે T Hx 0 છે તેથી હું તેની સલાહ આપતો હતો આ રેખા પર પરિવર્તિત બિંદુઓ આવેલા છે તેથી આ રેખા ટ્રાન્સફોર્મડ સ્પેસ માં છે જ્યાં રેખા ના બધા જ બિંદુ l પર આવેલા છે તો આ તેનો સાર છે તેથી તે l ની પરાવર્તિત રેખા છે અને તેથી તે દર્શાવે છે કે કઈ રીતે Hx સબંધ સાચવે છે પરંતુ તે દર્શાવવું કઠિન છે કે H એ હોમોગ્રાફી નું સ્વરૂપ છે અને આ ખાસ કોર્સ ના અવકાશ માં નથી તેથી અમે તે હકીકત સ્વીકારીએ છીએ કે H એ હોમોગ્રાફી નું એકમાત્ર સ્વરૂપ છે તે પણ સાચું છે જેમ એ દર્શાવ્યું હતું જે તમે સાબિત કરી શક્યા છો પરંતુ તે સાબિતી ની વાતચીત અહીંયા થઈ નથી કારણકે તેના પર જટિલ દલીલો કરવાની જરૂરિયાત છે તેથી આ હકીકત ની અસરો તે છે જો ત્યાં કોઈ હોમોગ્રાફી છે અને ત્યાં એક અનન્ય H અને 3 x 3 ઇન્વર્ટબલ મેટ્રિકસ છે ત્યારથી તેનું કાર્યાત્મક સ્વરૂપ જાણીતું છે કારણકે આપણે જાણીએ છીએ તેમ મેટ્રિક્સ એ તત્વ છે અને આપણે તેમાંથી બીજગણિત સ્વરૂપે એમાંના સંબંધોને વિસ્તૃત કરી શકીએ છીએ તેનું અનુમાન લગાવવું સરળ છે જેમ મેં ઉલ્લેખ કર્યો હતો તે પ્રમાણે H અને H ના કોઈપણ સ્કેલર મલ્ટીપ્લિકેશન જે kH ને સમાન દર્શાવે છે જ્યાં H માં અજાણ્યા ની સંખ્યા 8 છે તેથી હવે અમે વિચારીશું કે આ હોમોગ્રાફી મેટ્રિક્સ ની ગણતરી કેવી રીતે થઈ શકે ધ્યાનમાં લો અમારી પાસે અનુરૂપ બિંદુઓની સમૂહ છે અને એક લાક્ષણિક મુદ્દો આ ફોર્મ માં સ્પષ્ટ કરી શકાય છે કે તમારી પાસે આ જગ્યામાં એક બિંદુ i x છે અને તેના ટ્રાન્સફોર્મ સ્પેસ માં સંબંધીત ટ્રાન્સફોર્મ પોઇન્ટ i x પ્રાઈમ છે અને તેનો સંબંધ "i i x Hx or i i x kHx" આ હકીકત સ્વરૂપે આપેલો છે તમે તેને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન રિલેશનશિપ માં નોંધી શકો છો હવે આપણે H નો અંદાજ કાઢવો જરૂરી છે જે ગણતરી ની સમસ્યા છે જેમ મેં કહ્યું હતું તેમ અહીં 8 અજાણી કિંમતો છે કારણ કે ત્યાં 8 અજાણી કિંમતો અને તેમને કોઈ ચોક્કસ અનુરૂપ બિંદુ તમને ફક્ત બે સ્વતંત્ર સમીકરણ આપી શકે છે ચાલો જોઈએ કે આપણે આ બંને સ્વતંત્ર સમીકરણો કેવી રીતે મેળવી શકીએ ચાલો આપણે આ ચોક્કસ હકીકત પર વિચાર કરીએ તમે આ 2 ડાઇમેન્સનલ રીયલ કોઓર્ડીનેટ સ્પેસમાં જોઈ શકો છો કે તે ના પ્રમાણમાં રજૂ કરી શકાય છે આ સ્કેલ ફેક્ટર x' નો એક વિભાગ છે તેથી x' એ હોમોજીનીયસ કોર્ડીનેટ અહીં આ પ્રકારે આપ્યું છે અને અહીં a x' આ પ્રકારે આપ્યું છે અને જ્યારથી તમારી પાસે અનુરૂપ મેટ્રિકસ મલ્ટીપ્લિકેશન છે તો જો હું આ મેટ્રિકસ મલ્ટીપ્લિકેશન સંબંધ ને લખું તો તેનો મતલબ આ પ્રકારે છે અને તે ટ્રાન્સફોર્મડ કોર્ડીનેટ સ્પેસ છે જેનો હોમોજીનીયસ મેટ્રિકસ દ્વારા ગુણાકાર થાય છે જેના એલિમેન્ટ અહીં આપ્યા છે અને તમારી પાસે આ સમસ્યા માં વાસ્તવિક સ્પેસ પોઇન્ટ દર્શાવેલા છે તો તમે જોઈ શકો છો અને તે અહીં અંશ માં આપેલા છે તો આ ચોક્કસ રજૂઆતમાં તે આ રીતે ગણતરી માં આવશે તો આ રજૂઆત માં આપણે x y ને ધ્યાન માં રાખીશું તેથી આ તે રજૂઆત છે જે આપણે અહીં ઉપયોગમાં લઈએ છીએ તો આ 11 12 13 h x h y h છે તો આપણે x3 તરીકે 1 લઈએ છીએ અને આપણે તેને x3 તરીકે પણ ગણતરી માં રાખીએ છીએ પરંતુ આપણે તેને 1 તરીકે લઈ રહ્યા છીએ કારણ કે આ એક સ્કેલ ફેક્ટર છે જે અહીં રજુ થાય છે તો તેને વધુ ચોક્કસ બનાવવા માટે મારે તેને જોવું પડશે મને ફરી એક વખત અહિયાં સમીકરણ લખવા દો તેથી આ x' અને આ y' છે અને તેને 3x કહેવાય છે અને આ મેટ્રિક છે અને આ છે તો ત્યાંથી આપણે આ સૂત્ર મેળવી શકીએ છીએતમે અહીં જોઈ શકો છો કે અહીં અંકો આવે છે તેનો મતલબ 3x એ અહીંયા 31 32 33 h x h y h દ્વારા આવે છે અને જો આ કોઓર્ડીનેટ x' અથવા x1 એ x3 દ્વારા ભાગાકાર કરી શકાય તો તમે વાસ્તવિક સ્પેસ માં ખરેખર કોર્ડીનેટ મેળવી શકો છો જે અહીં જોવા મળે છે તેવી જ રીતે અમે y કોઓર્ડીનેટ માટે પણ મેળવી શકીએ છીએ તેનો મતલબ y' પણ આ સ્વરૂપમાં વ્યક્ત થાય છે તો આપણે આ ચોક્કસ સંબંધ માંથી આ બે સમીકરણો મેળવી શકીએ છીએ તો ત્યાં 8 અજાણી કિંમત છે તેથી તમારે 4 બિંદુ ની જરૂરિયાત રહેશે 8 સમીકરણો મેળવવા માટે ઓછામાં ઓછા 4 બિંદુઓ જોશે પરંતુ તેમાંના એક પરિમાણ ને આપણે જાણીતા મૂલ્યની સમાન સેટ કરી શકીએ છીએ અને પછી તમે આ સમસ્યાનું સમાધાન કરી શકો છો તેથી આ સમસ્યાને હલ કરવા માટે ઓછામાં ઓછા 4 અનુરૂપ બિંદુઓ જોશે આપણે આ ઇમેજ નું એક ચોક્કસ ઉદાહરણ લઈએ અને આ એક ઇમેજ છે જે આપણે આગળના લેક્ચર માં દર્શાવી હતી અને તમે ત્રાસી રેખાઓ જોઈ શકો છો તે પ્રોજેક્ટિવ સ્પેસ માં ત્રાસી રેખાઓ રહેશે નહીં પ્રોજેક્શન ના કારણે તે ત્રાસી દેખાય છે અને તે મર્યાદિત બિંદુ પર મળશે તે વેનીશિંગ બિંદુ છે જો તમે પ્રોજેક્ટિવ ડીસ્ટોરસન નાબૂદ કરવા માંગતા હોવ તો ઉભી રેખા ને ઊભી અને ત્રાસી રેખા ને ત્રાસી જ રહેવા દો અને ત્યાર પછી આપણે જોઈ શકીશું કે કઈ રીતે હોમોગ્રાફી નો ખ્યાલ લાગુ કરી શકીએ તો આપણે પ્લેન માં 4 બિંદુઓ પસંદ કરીશું જે જાણીતા કોર્ડીનેટ છે તેથી આ ભાગ ને ધ્યાન માં લો મેં અહીંયા વિશેષ રીતે દોરી ને બતાવ્યું છે પરંતુ આપણે કોઈપણ ચાર બિંદુ પસંદ કરી શકીએ છીએઆ રેખા ના અંત્ય બિંદુ ને આપણે પસંદ કરીએ એક આ અને બીજું આ જો આ એ બિંદુ છે જે પસંદગી પામેલા છે અને પછી ટ્રાન્સફોર્મ સ્પેસ માં આપણે તે રેખા ને સીધી રેખા કરશું જેથી તે સમાંતર દેખાય છે તો આ ટ્રાન્સફોર્મ સ્પેસ માં આપણે આ લંબચોરસ જોશે આ 4 બાજુ ધરાવતી આકૃતિ લંબચોરસ જેવી હોવી જોઈએ તેનો અર્થ એવો થાય છે કે આપણે આ બિંદુઓ ને આ લંબચોરસ ના ખૂણા વાળા બિંદુ પર મેપ કરીશું તો તમને આ પ્રકારનું મેપિંગ કરવું ગમશે અને આપણે coordinate બિંદુઓને જાણીએ છીએ તેથી આપણે આ સ્પેસ ના કોર્ડીનેટસ ને પણ વ્યાખ્યાયિત કરી શકીએ અને આપણે આ કોર્ડીનેટસ ને ખુણાના બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ તો આપણે અનુરૂપ બિંદુ ની અનુરૂપ જોડીઓને જાણીએ છીએ તેથી ક્યાંથી તમે સમીકરણ બનાવી શકો છો કારણકે દરેક જોડી તમને બે અનુરૂપ કોઓર્ડિનેટ્સ આપશે તેથી આપણે 8 સમીકરણો મેળવીશું આ રીતે આ સમીકરણો ની જોડી નું એક ઉદાહરણ છે તેવી જ રીતે આપણે સમીકરણની બીજી 4 જોડી બનાવીશું અને તમને 8 સુત્રો મળશે અને ત્યારથી ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ના પરિણામના સંદર્ભમાં તે બધા જ લિનિયર હશે તેનો મતલબ H મેટ્રિક્સ ના તત્વો અને જે મેં કહ્યું હતું તે પ્રમાણે તેમાં એ કોઈ એકને તમે કિંમત સ્વરૂપે 1 રાખી શકો છો અને તે મૂલ્યના પ્રમાણમાં તે અન્યને વ્યક્ત કરે છે કારણકે ત્યાં 9 તત્વો છે પરંતુ એમાંનો એક સ્કેલ એલિમેન્ટ છે તો હવે સ્કેલ એલિમેન્ટ તરીકે 33 h ને ગણતરીમાં લઇએ આપણે 33 h ને 1 પર રાખીએ અને તમે તેની ગણતરી કરો જો તમે તે કરી શકો તો તે ચોક્કસ ઈમેજ ટ્રાન્સફોર્મ સ્પેસમાં સીધી રેખાઓ જે હજુ સમાંતર રહે છે તેવી રીતે દેખાશે પરંતુ ક્યાંક સાવધાની રાખવી પડશે જ્યારે તમે આ પદ્ધતિ લાગુ કરો ત્યારે 33 h જો એ 0 સિવાયની કોઇપણ કિંમત હશે તો આ પદ્ધતિ કાર્ય કરશે પરંતુ ધારો કે 33 h પોતેજ 0 હશે તો તે સ્કેલ ફેક્ટર તરીકે કાર્ય કરી શકશે નહીં અને તેના માટે તમારે બીજો એલિમેન્ટ પસંદ કરવાની જરૂર છે અને આપણે ખરેખર એક પદ્ધતિ છે જે જોઇ શકશો જે આ અવરોધને દૂર કરશે અને સામાન્ય રીતે કોઈપણ હોમોગ્રાફી મેટ્રિક્સ પર લાગુ કરી શકાશે અને બીજો રસપ્રદ ભાગ અહીંયા એ છે કે જેમ તમે જોઈ શકો છો કે અહીં કેમેરાનું કોઈપણ કેલિબ્રેશન આવશ્યક નથી એ તમારી કોર્ડીનેટ ની વ્યાખ્યા છે તે પ્રોજેક્ટિવ ડીસ્ટોરસન ને દૂર કરવાની એક યુક્તિ છે તેથી આ ગણતરીઓમાં હવે મને હવે થોડું આગળ વિસ્તૃત કરવા દોએક લાક્ષણિક અનુરૂપ બિંદુઓ છે મેં આ કોઓર્ડીનેટ ની વ્યાખ્યા આપી છે અને આ મૂળ ઇમેજના બિંદુઓ છે અને આ એક પરાવર્તિત બિંદુ છે જે લંબચોરસ માં નું એક બિંદુ છે અને આ અનુરૂપ બિંદુઓના સમૂહ નો ઉપયોગ કરીને હું આ 8 સમીકરણો બનાવીશ અને ત્યારબાદ આ સમીકરણ ને અનુકૂળતા પ્રમાણે મેટ્રિક્સ માં ચોક્કસ સ્વરૂપ માં પ્રદર્શિત કરીશ જેમ તત્વો ફરી વખત એવી રીતે ગોઠવી શકું છું કે જેથી પરિમાણ ડાબી બાજુ રહે અને સતત શરતો કોલમ વેક્ટર બનાવે છે જે જમણી બાજુમાં છે તેથી આ મેટ્રિક્સનું ઉલટુ અને ગુણાકાર તે કોલમ વેક્ટર સાથે મેટ્રિકસ ને ઉલ્ટાવશે આ કોલમ વેક્ટર સાથે તમને સમાધાન મળશે અને તમે આવી રીતે હોમોગ્રાફી મેટ્રિક્સ મેળવશો અને જો હું હોમોગ્રાફી લાગુ કરું તો તમે જોઈ શકો કે આ ઈમેજ છે જે હું અહીં દર્શાવી રહ્યો છું તે વિસ્તૃત સ્વરૂપમાં છે અને તમે આ પદ્ધતિની ઉપયોગિતા જોઈ શકો છો આ હોમોગ્રાફી ને લાગુ કરીને ટેક્સ્ટ સહેલાઈથી વાંચવામાં આવી રહ્યો છે તો બીજી પદ્ધતિ જેના દ્વારા આ હોમોગ્રાફી ની ગણતરી કરી શકાય તેને ડાયરેક્ટ લિનિયર ટ્રાન્સફોર્મેશન મેથડ કહેવામાં આવે છે આ એક સામાન્ય પદ્ધતિ છે કારણ કે તે ફક્ત 4 અનુરૂપ બિંદુઓ સાથે જ કાર્ય કરે છે પરંતુ તમને નિરીક્ષણો ની સંખ્યા વધુ મેળવી શકો છો અને તમે આ પદ્ધતી ને વધુ મજબૂત બનાવી શકો છો કારણ કે ત્યાં ઘોંઘાટિયા અવલોકન હોઈ શકે છે અને જો તમે હોમોગ્રાફી ની ગણતરી કરવા માટે ફક્ત 4 બિંદુઓ નો ઉપયોગ કરતા હોવ તો તે અવાજ પરિણામની ગુણવત્તા પર અસર કરશે તેથી આપણે આ પદ્ધતિને ગણતરીમાં લઇએ જ્યાં તમારી પાસે ઘણા બધા અવલોકનો છે ચાર બિંદુઓ કરતાં પણ વધારે તેથી મને મારા ટ્રાન્સફોર્મેશન કોઓર્ડીનેટ સ્પેસ દર્શાવવા ગમશે અને આ હોમોગ્રાફી મેટ્રિક્સ ને ધ્યાનમાં લો જે આ રીતે દર્શાવાયું છે એક વેક્ટોરીયલ ફોર્મ જ્યાં તમે આ ચોક્કસ પ્રતીક દ્વારા h1રજુ કરી શકો છો જે H ની પંક્તિ રજૂ કરે છે h2 બીજી પંક્તિ ની એક પંક્તિ રજૂ કરે છે h3 અને આ સ્થાનાંતર એ ત્રીજી પંક્તિ નું પ્રતિનિધિત્વ કરે છે જુઓ આ એક મેટ્રિક્સ ની રજૂઆત છે આ બધા રો વેક્ટર છે તેથી જો હું xi વેક્ટર ને મેટ્રિકસ H સાથે ગુણાકાર કરીશ તો હું આ ઉપમેટ્રિક્સ સ્વરૂપને મારા ગુણાકાર સાથે રજુ કરી શકીશ તેથી તમે તે જોઈ શકો છો કે બધા જ રો વેકટર નો ગુણાકાર કોલમ વેક્ટર સાથે થાય છે અને તેમાંનો દરેક તમને ચોક્કસ સ્વરૂપ આપશે તેથી તમારે નોંધ લેવી જોઈએ કે દરેક એલિમેન્ટ એ સ્કેલર એલિમેન્ટ છે તો આ 3 વેક્ટેરિયલ છે i Hx એ 3i વેક્ટેરિયલ રીપ્રેઝન્ટેશન છે જે ટ્રાન્સફોર્મ પોઇન્ટ છે

તો જ્યારથી આમા સ્કેલ સામેલ છે ત્યારથી સમાન ચિન્હ સાથે કામ કરવું મુશ્કેલ છે તમે i x ને વેક્ટર તરીકે ગણતરીમાં લઇ શકો અને i Hx એ 3 વેક્ટર અને તેઓ સ્કેલ ફેક્ટર સાથે સંબંધિત છે તેથી તેઓ સમાન દિશામાં હોવા જોઈએ તો સમાનતા લાગુ કરવાને બદલે આપણે શું કરી શકીએ અમે આ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ લઈ શકીએ કારણ કે તેમની પાસે સમાન દિશાઓ છે તેથી તે સમાન વેક્ટર છે તેથી તેમનો ક્રોસ પ્રોડક્ટ તમને 0 વેક્ટર આપશે તેથી આ 0 વેક્ટર છે તમારે નોંધ લેવી જોઈએ કે આ 3 વેક્ટેરિયલ રીપ્રેઝન્ટેશન 0 વેક્ટર છે તો જો ક્રોસ પ્રોડક્ટ પરફોર્મ કરું તો આ સ્વરૂપમાં ગણતરી વિસ્તૃત થઈ શકે છે તેથી તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્ટના 3 ઘટકો છે અને તે 0 સમાન હોવા જોઈએ અને આ 0 ફક્ત 0 જ નથી તે 3 x 1 નું 0 કોલમ વેક્ટર છે જેનો મતલબ આ તત્વ 0 સમાન હોવું જોઈએ આ બીજી રો બીજા 0 ને સમાન હોવી જોઈએ ત્રીજી રો ત્રીજા 0 ને સમાન હોવી જોઈએ અને એ બતાવી શકાય છે કે આ રજૂઆત માં અતિરિક્તા છે કારણ કે જો હું આ સમીકરણ સાથે ગુણાકાર કરું તો i X prime અને જો હું i y નો ગુણાકાર આ સમીકરણમાં કરું અને જો હું આ બે નો સરવાળો લવ તો ચાલો આપણે પ્રથમ સમીકરણ જોઈએ જો હું ગુણાકાર કરીશ તો તે બીજા સમીકરણને y i સાથે ગુણાકાર કરશે તેથી તે થવું જોઈએ હું તેને ઉમેરુ તો આ બે જથ્થા કેન્સલ થઇ જશે અને તમે સામાન્ય તરીકે i w લઈ શકશો અને આપણે આ ચોક્કસ સમીકરણ મેળવી શકીશું તે 0 ની બરાબર છે તેથી આ સમીકરણ નિરર્થક છે અને તમને ફક્ત આ બે સમીકરણ મળે છે તેથી તે આ ખાસ સ્વાધ્યાય નો સારાંશ છે તો આ "redundant equation" છે તો ડાયરેક્ટ લિનિયર ટ્રાન્સફોર્મેશન માં આપણે ફક્ત આ બે ને ધ્યાનમાં રાખીશું આ મેટ્રિકસની ઉપરની બે રો તમને 2 સમીકરણો આપશે તો હું આ ચોક્કસ આ સમીકરણને A h 0 i આ રીતે દર્શાવીશ જ્યાં તે આ સ્વરૂપ દ્વારા અપાયું છે તેથી તમે A Ai is 2 x 9 ના ડાયમેન્શન ને નોંધી શકો છોકારણકે તમે જાણો છો કે ત્યાં બે રો છે અને તેમની દરેક 3 વેક્ટર ટ્રાન્સપોઝ કરે છે તેથી 0T એ 3 વેક્ટર છે તે 0 0 0 w i prime X i ટ્રાન્સપોઝ એ બિંદુ X i છે તો હું જે લખી શકું છું તે મા આ મારો વાસ્તવિક સ્પેસ પોઇન્ટ છે તેવી જ રીતે T i i y x આ એક બીજું બિંદુ છે તો તમે જોઈ શકો છો કે ત્યાં બીજા 3 વેક્ટર છે જો હું તેની એવી રીતે ગોઠવણી કરું કે ત્યાં 9 કોલમ છે તો તે 2 x 9 થશે આ મેટ્રિક્સ 2 x 9 છે તો એક અનુરૂપ બિંદુ તમને બે સુત્રો આપશે A h 0 i તેથી આ સમીકરણ નોન હોમોજીનિયસ ના સમૂહના હલ થવાથી આ સમીકરણો નો હલ મળે છે અને તમે જોઈ શકો છો કે આ વિસ્તૃત સ્વરૂપ જેનું મેં પહેલા વર્ણન કર્યું છે અને તમે ધ્યાનમાં લો કે ત્યાં દરેક બિંદુ માટે સંખ્યામાં પોઇન્ટ અને સ્ટેટ છે તેને અનુરૂપ તમને એક સંયુક્ત મેટ્રિક એ મળશે જે ઉચ્ચ પરિણામ નું છે તેથી જો ત્યાં અનુરૂપ n બિંદુઓ હોય તો તેના પરિમાણ 2n x 8 થશે કારણકે જો આપણે પરિમાણ 33 h બરાબર 1 રાખીએ તો h ને 1h દર્શાવી શકાય તો તમે આ રજૂઆતમાં સમજી શકો છો તેથી h ની દરેક પંક્તિ મેટ્રિક્સ h ની દરેક પંક્તિઓની રજૂઆતને સમાવે છે ફક્ત અંતનો તત્વ 33 h ને 1 તરીકે રાખશે અને આ સમીકરણને ફરી વખત ગોઠવશે અને તમને આ સમીકરણ મળશે તો અંતમાં i A is 28 ના પરિમાણ અને જો હું અંતે બિંદુઓનો સ્ટેક લવ તો તે 2n 8 થશે તો જ્યારથી ત્યાં વધારે સંખ્યામાં સમીકરણો હશે અને તેમાં આ ફક્ત 8 અજાણ્યા હશે તેથી અમે એરર એસ્ટીમેટ મેથડનો ઉપયોગ કરીને ઓછામાં ઓછી ભૂલો થાય તેની કાળજી રાખીએ છીએ તેથી બધા જ ઉદ્દેશો Ah b ને ઘટાડવાના છે ત્યાં h નું પરિમાણ 81 અને b નું પરિમાણ 2n 1 હશે તેથી આ સમીકરણનો ઉકેલ આ સ્વરૂપમાં મળશે તમે જોઈ શકો છો કે આ પદ્ધતિ દ્વારા ઓછામાં ઓછા સ્ક્વેર હલ થાય છે આપણે આ મેટ્રિક્સ ઓપરેશનના સ્યુડો ઇનવેર્સ "pseudo inverse" ને મેળવવા માટેની એક સરળ પદ્ધતિ આપી શકીએ છીએ જો હું સ્યુડો ઇનવેર્સ "pseudo inverse" મેટ્રિક્સ દ્વારા ગુણાકાર કરું તો તમે આ વેક્ટર મેળવશો તમે કહી શકો કે આશરે આપણે Ah એ b ને સમાન હોવું જોઈએ તેથી ચાલો આપણે AT સાથે પાછળથી ગુણાકાર કરીએ તેથી હવે તમે ટ્રાન્સપોઝ A નું "inverse" લો અને પરિણામ ની કામગીરી સાથે ગુણાકાર કરો જે તમને અનુરૂપ સમીકરણ આપશે જે તમે અહીં મેળવી રહ્યા છો તેથી જો હાલ નો ઉપયોગ કરો તો તમે મેટ્રિક્સ H ના તત્વોને આ સ્વરૂપમાં મેળવશો અને તત્વ 33 h સાથે 1 તરીકે જોડશો અને ત્યારબાદ તમે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ મેળવશો પરંતુ ત્યાં બીજી સમસ્યા એ છે કે તમારી ધારણા પ્રમાણે 33 h બરાબર 1 રાખી શકશે નહીં કારણ કે જો 33 h એ 0 હશે તો તમે સરળતાથી તેને 1 તરીકે મુકી શકશો નહીં અને આ વિષયમાં તમે આ ચોક્કસ પદ્ધતિ લાગુ કરી શકશો નહીં તેથીઅહીં એક પદ્ધતિ છે જે વધુ સામાન્ય રીતે લાગુ પડે છે અને તે હોમોજીનીયસ સમીકરણ ના નિરાકરણ માટે ઓળખાય છે આ કિસ્સામાં આપણે કોઈ ધારણા બનાવતા નથી આપણે કોઈ ચોક્કસ મુલ્ય ને કોઈ ચોક્કસ મૂલ્ય માટે કોઈ પરિમાણ સેટ કરી રહ્યા નથી આપણે આખી સમસ્યા 0 જેટલી હલ કરવાનું વિચારીએ છીએ તેથી આ સ્પષ્ટીકરણ ને અનુરૂપ બાજુ 0 છે તેથી તમને Ah ની કિંમત મેળવવી ગમશે જે આ ચોક્કસ સમીકરણને ઘટાડે છે તેથી ભૂલ એ છે કે તમારા ફંકશન ઓબ્જેક્ટીવ આ કિસ્સામાં થોડા અલગ હશે હવે તમારી પાસે A ના પરિમાણ 2n x 9 છે કારણકે તમે એક પણ પરિમાણ નું જમણી બાજુ સ્થળાંતર કર્યું નથી જ્યાં તેનું મૂલ્ય 1 છે અમે આખા વેક્ટર ને 9 પરિમાણીય વેક્ટર તરીકે ધ્યાનમાં લીધું ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ના તત્વોને રૂપાંતર કરવા અને દરેક બિંદુ તમને સમીકરણ ની જોડી A1 A2 A3 આ રીતે આપશે તે પંક્તિઓ સમીકરણોને અનુરૂપ છે તેથી A ના પરિમાણો 2n x 9 હોઈ શકે h ના પરિમાણો 9 x 1 છે તેથી Ah ના પરિમાણો 2n x 1 છે તો સંપૂર્ણ વસ્તુ એ 2n x 1 છે તો અહીં આપણે ઉદ્દેશ એ છે કે આપણે Ah ના ધોરણ ઓછા કરવા માગીએ છીએ જેમકે h નો ધોરણ 1 બરાબર છે કારણકે ત્યાં સ્કેલ ફેક્ટર સામેલ થયેલું છે જેથી આપણે આ મૂલ્યોને ઘટાડવા માટે h પર અવરોધ કરવો પડશે અને આ અવરોધ કે સતત ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ છે જ્યાં આપણે ધોરણ h બરાબર 1 નક્કી કરવો પડશે તો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે વેક્ટર ના ધોરણ થી શું થાય છે તે ફક્ત વેક્ટર ની તીવ્રતા છે તો 3 વેક્ટોરીયલ ફોર્મ ને ધ્યાનમાં લો તો તમારી પાસે h h h T 1 2 3 હશે આ 3 ડાયમેન્શનલ રજૂઆત છે તેથી ધોરણ એ સામાન્યતઃ ફક્ત h સ્ક્વેર નો સરવાળો હશે અને તમે તેનુ વર્ગમૂળ લો છો તેનો મતલબ વેક્ટર ની તીવ્રતા થાય છે તેથી આપણે તેને સંકુચિત કરી શકિએ છીએ અને તમને વેક્ટર ના ડાયમેન્શન 2n x 1 આપે છે તેથી આપણે આ વિષયના ધોરણ ને ઓછું કરી રહ્યા છીએ તો આપણી પાસે આ સમીકરણ નો હલ છે તે ખૂબ જ જાણીતો હલ છે તે સૌથી નાની AT A ની "eigen" કિંમત નો યુનિટ આઈજન વેક્ટર છે તો આ પરિણામ નો ઉપયોગ કરીને હું આ ચોક્કસ સિદ્ધાંત અને જેના દ્વારા તમે હલ મેળવ્યો છે હું તેની વાત નથી કરવાનો આપણે આનો ઉપયોગ કરીશું હકીકત એ છે કે જો હું આઈજન વેક્ટર ની ગણતરી કરી શકું તો તે સૌથી નાનું આઈજન વેક્ટર આ સમીકરણનો ઉકેલ છે તો આ સમસ્યાઓ ના હલ કાઢવાનો એક રસ્તો છે જે તમે હોમોજીનીયસ માટે લીસ્ટ સ્ક્વેર એરર એસ્ટીમેટ નો ઉપયોગ કરી ને તમે હલ કાઢી શકો છો હોમોજીનીયસ ના સમૂહ અને નોન હોમોજીનીયસ ના સમૂહ સમીકરણો જે આપણે પહેલા વાત કરી હતી પરંતુ ત્યાં અલગ પ્રકાર ની ભૂલોના માપદંડ હોય છે જેવા કે આપણી આગળની પદ્ધતિમાં જોયું એમ એરર ટર્મ કે જે ડાયરેક્ટ લીનીયર ટ્રાન્સફોમ મેથડ તરીકે પણ ઓળખાય છે એ એરર અલજેબ્રિક એરર તરીકે ઓળખાય છે તે લીસ્ટ સ્ક્વેર એરર છે જે આપણે વ્યાખ્યાયિત કરી છેતે સ્ક્વેર નો સરવાળો તેના ડેવિએશન ના સ્ક્વેર જેટલો હોય ત્યાં જીયોમેટ્રિ એરર હોઈ શકે જેવી રીતે તમે ટ્રાન્સફોર્મ સ્પેસ વચ્ચેનું અંતર શોધી શકો છો અને તમે ટ્રાન્સપોર્ટેશન નો અંદાજ કાઢી શકો છો ટ્રાન્સફોર્મ પોઇન્ટ અને આ બધા અંતર નો વર્ગ તમને એરર આપશે તો આ વિચાર કંઇક આવો છે તમારી પાસે મૂળ જગ્યા x અને તમે તેને ટ્રાન્સફોર્મેશન સ્પેસ x' સુધી સ્થળાંતર કરો છો તો જ્યારે તમે H ઓપરેશન કરો ત્યારે આ તમારૂ ખરું અવલોકન બિંદુ હશે તો આ બે વચ્ચેનું અંતર તમને એરરનો ઘટક આપશે અને તમે આ બધા અંતરમાંથી કેટલાકને ઘટાડવાના છો તેથી આ જીયોમેટ્રિ એરર નું એક સ્વરૂપ છે અને આપણે આ ઉપયોગ કરીએ છીએ તે યુકલીડેન ડિસ્ટન્સ છે રી પ્રોજેક્શન સાથે જીયોમેટ્રિ એરર જ્યાં આપણે સમાન અંદાજ નો ઉપયોગ કરીશું તેનો મતલબ અહીંયા આપણે જે ધ્યાનમાં લઈએ છીએ આ ટ્રાન્સફોર્મેશન પર આપણે H 1 પણ ઉપયોગ કરીશું અને આપણે H 1 નો ઉપયોગ ઓબ્ઝર્વડ ટ્રાન્સફોર્મ પોઇન્ટ પર પણ કરીશું આ મુદ્દો છે અને આ તમારું અવલોકન બિંદુ છે અને વચ્ચે તમે અંતર મેળવો છો તેથી જે તમને આ ઇનવર્ષ મેપિંગ માથી ઘટક આપશે તો રી પ્રોજેકશન સાથે જીયોમેટ્રિ ઘટક છે અને ત્યાં નોન લિનિયર ઇટરેટીવ ઓપ્ટિમાઇઝેશન ટેકનીક જેવી અલગ અલગ પદ્ધતિઓ છે જેવી કે ન્યુટન ઇટરેશન "levenberg marquardt" મેથડ વગેરે આ બધી પદ્ધતિઓ આ પ્રકાર ની સમસ્યાઓના હલ કાઢવા માટે થાય છે ત્યાં બીજી એક રસપ્રદ હકીકત છે તેની નોંધ થવી જોઈએ આપણે આ બિંદુ પર ઇવન ટ્રાન્સફોર્મેશન લાગુ કરી શકીએ છીએ બિંદુઓના સમૂહ પર જે બંનેમાં જોવા મળે છે તે જગ્યાઓ અને આપણે પરિવર્તન પછી પણ હોમોગ્રાફી નો અંદાજ લગાવી શકીએ છીએ તો ચાલો આ ચોક્કસ હકીકત ને સમજીએ હવે ને ધ્યાનમાં લો તો આ ટ્રાન્સફોર્મેશન T અને T' બને છે જે 2 સ્પેસ માં લાગુ કરાય છે બંને વાસ્તવિક અને ટ્રાન્સફોર્મ સ્પેસ માં છે તો હવે તમે આ ટ્રાન્સફોર્મેશન સમૂહની વચ્ચેના મેટ્રિકના અંદાજ ની ગણતરી કરી શકો છો તેથી આપણે જોઈ શકીએ છીએ કે ત્યાંથી તમે H નો અંદાજ લગાવી શકો છો તો આ બિંદુ x બાય Hx સાથે સંબંધમાં છે તેથી તમે x T and T ને અનુરૂપ બિંદુ સાથે ટ્રાન્સફોર્મેશન લાગુ કરી શકો છો જેથી તમે જોઈ શકો છો x is T 1 y x is T 1 y So y is T HT 1 y તેથી આ વસ્તુ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ તરીકે ગણતરી માં લેવાય છે તેથી આ ટ્રાન્સફોર્મેશન G છે તેથી જો હું ઉપયોગ કરું છું અને હું y નો અંદાજ લગાવી શકું છું અને ત્યાંથી હું H નો અંદાજ લગાવી શકું છું પરંતુ એક વાત એ છે કે જો તમે લીસ્ટ સ્ક્વેર એસ્ટીમેટ નો ઉપયોગ કરતા હો તો તમે જાણો છો કે તમે a મેળવી શકશો નહીં તમે ખૂબ જ નજીકનો અંદાજ H લગાવી શકશો પરંતુ તે સમકક્ષ હશે નહીં તેથી જો હું H વિના અંદાજ લગાવી શકું અને જો હું G નો અંદાજ રૂપાંતર સાથે અને પાછો તેને H ના ઉપયોગ વડે ફરીથી મેળવવું તો આમ આ સતત ઓપ્ટિમાઇઝેશન ના મુદ્દાઓને કારણે પરિણામો સમકક્ષ નહીં હોય તો ટ્રાન્સફોર્મેશન નું એક ઉદાહરણ જે ઘણીવાર ઉપયોગમાં લેવાય છે જ્યાં આપણે પોઇન્ટ સેટ ને પરિવર્તિત કરી શકીએ છીએ જેથી તેનું કેન્દ્ર પ્લેન મૂળ બને અને ત્યાંથી સરેરાશ અંતર 2 છે તેથી આપણે અહીં કોઈ કોર્ડીનેટ ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ આપણે નીચે સ્કેલ કરી શકીએ છીએ તેથી છેવટે બધા બિંદુઓનો ફેલાવો થાય છે અને અમારી પાસે મૂળ છે અને રૂપાંતર પછીઆ બધા બિંદુઓ ફેલાવો કરે છે T આ બધા જ બિંદુઓ કેન્દ્ર બિંદુ ના અંતર 2 ની અંદર હોવા જોઈએ તેથી આ એક વિચાર છે અને ત્યાં વિશિષ્ટ પ્રકારનું પરિવર્તન છે જે આ કાર્ય સરળતાથી કરી શકે છે તેથી આ હું દરેક બિંદુ ને તેના કેન્દ્રથી બાદ કરું છું અને પછી તેને તેના સ્ટાન્ડર્ડ ડેવિએશન x દ્વારા વહેંચું છું આ રૂપાંતરથી તમે આ ચોક્કસ હકીકત ને સાચવી શકો છો અને હવે તમે આ ટ્રાન્સફોર્મમાં બિંદુ પર ડાયરેક્ટ લિનિયર ટ્રાન્સફોર્મેશન લાગુ કરી શકો છો તેથી તેથી તે હોમોગ્રાફી અને આ ગણતરી પાછી મેળવી શકો છો કારણ કે તે મોટા મૂલ્યોની કાળજી લઈ શકે છે આપણે તેમને જુદા જુદા ગુણાંક વિશે જણાવીએ છીએ તો આ ચોક્કસ લેક્ચર નો સારાંશ કાઢવા આ ચોક્કસ લેક્ચર હોમોગ્રાફી ની ગણતરી પર હતો જે આપણે આગળ જોયું હતું તે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન હતું જેને 3 ગુણધર્મો છે જે ઉલટાવી શકાય તેવા છે તે સહસબંધ ને સાચવે છે અને તે હંમેશા લિનિયર સ્વરૂપમાં હોય છે અને તે માહિતી તમને એસ્ટીમેટ પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન માટે વિશ્વાસપાત્ર ટેકનીક આપે છે કારણ કે તમે અહીંયા લિનિયર મોડલ માં અરજી કરી શકો છો તો આ બધી હકીકત છે જે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન છે જે એક બિંદુથી બીજા બિંદુ પર ટ્રાન્સફોર્મેશન થાય છે અને બીજી કોઈ પ્રોજેક્ટિવ સ્પેસ ને બીજા બિંદુ તરીકે લે છે તેથી આ રેખા કોઈ ચોક્કસ વાસ્તવિક સ્પેસ માં હોય છે અને તે પણ ટ્રાન્સફોર્મ થાય છે અને ટ્રાન્સફોર્મેશન H એ ચોક્કસ પ્રોપર્ટી સાથે સંબંધિત છે H T જો હું મુખ્ય રેખા સાથે તેનો ગુણાકાર કરું તો વાસ્તવિક સ્પેસમાં રહેલી રેખા સાથે તમે અનુરૂપ ટ્રાન્સફોર્મ સ્પેસ મેળવી શકો છો અને ત્યાં આ વિષયમાં હોમોગ્રાફીના અનુમાન માટે એક ગાણિતિક સમસ્યા છે આમાં આપણે જેમ ચર્ચા કરી છે તેમ તમારી પાસે અનુરૂપ બિંદુઓની સમૂહ છે અને તમે હોમોગ્રાફી ની ગણતરી કરી શકો છો અને ત્યાં આનો હલ શોધવા માટે ઓછામાં ઓછા ચાર અનુરૂપ બિંદુઓ ની જરૂર પડશે પરંતુ જો તમારી પાસે વધારે સંખ્યામાં અવલોકન હોય તો તમે તેને મજબૂત બનાવી શકો છો અને તમે લીસ્ટ સ્ક્વેર એરર ટેકનીક લાગુ કરી શકો છો અને તેને હલ કરવા માટે તમે ડાયરેક્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન ટેકનિક નો ઉપયોગ કરી શકો છો તેથી આ તમારી ગણતરીને મજબૂત બનાવશે સાંભળવા માટે ધન્યવાદ